છેલ્લા સત્રમાં આપણે કોર્પોરેટ ગવર્નન્સ માળખું ગવર્નન્સની જરૂરિયાત અને જો ગવર્નન્સનો અભાવ હશે તો શું થશે તેની ચર્ચા કરી હતી મને આશા છે કે તમે સમજી ગયા હશો કે તે યાદ છે મેં તમને તમારા વાર્ષિક અહેવાલમાં તપાસ કરવાનું પણ કહ્યું હતું કે તમારી કંપનીના ડિરેક્ટર કોણ છે હું આશા રાખું છું કે તમે આ કર્યું હશે એજીએમ નોટિસ કે જે વાર્ષિક સામાન્ય સભા છે ત્યાં બોર્ડ મીટિંગ્સ વિશે પણ કેટલીક માહિતી હશે તેથી તે શાસનની મૂળભૂત બાબતો વિશે હતું આજે આપણે વૈશ્વિક મોડલ જોઈએ છીએ જો કે કોર્પોરેટ ગવર્નન્સના સિદ્ધાંતો વૈશ્વિક પ્રકૃતિના હોવા છતાં વિશ્વના વિવિધ ભાગોમાં વસ્તુઓ પર ભાર મૂકવામાં આવે છે તેથી આજની ચર્ચા તેના પર હશે અને આપણે ગયા વખતે જોયું તેમ નીતિશાસ્ત્ર એ શાસનનો ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ છે જે ભારતીય સંસ્કૃતિ માં ખૂબ જ છે તેથી આપણે તેના વિશે ચર્ચા કરીશું હવે અત્યાર સુધીમાં સૌથી વધુ લોકપ્રિય મોડલ એંગ્લો યુએસ મોડલ છે જે યુ માં અથવા યુકેમાં મુખ્યત્વે અંગ્રેજી બોલતા દેશોમાં વિકસિત થયું છે તે સમગ્ર વિશ્વમાં ફેલાઈ ગયું છે કારણ કે ત્યાંની મોટી MNCs વિશ્વમાં દરેક જગ્યાએ કામ કરે છે અને ઘણા નિયમનકાર છે આ મોડેલ અપનાવ્યું હવે અહીં સીઇઓ મુખ્ય ભૂમિકા ભજવે છે તેથી ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર તે છે જે કામગીરીનું ધ્યાન રાખે છે તે બોર્ડને રિપોર્ટ કરવા માટે પણ જવાબદાર છે અને શેરધારકોને રિપોર્ટ કરવા માટે પણ જવાબદાર છે હવે ખાસ કરીને યુ માં કેપિટલ માર્કેટ ખૂબ જ સક્રિય છે તેથી જો CEO ની કામગીરીમાં ઘટાડો થાય તો તેની અસર કંપનીના શેરબજારના પ્રદર્શન પર પડે છે શેરના ભાવ સામાન્ય રીતે ઘટે છે અને તે CEOની કામગીરી પર નિયંત્રણ પદ્ધતિ છે હવે ટૂંકા ગાળાની ક્રિયાઓ ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે CEOની નિમણૂક પોતે 2 વર્ષ 3 વર્ષ અથવા ક્યારેક 1 વર્ષ માટે પણ હોય છે તેથી તે વર્ષમાં તે ક્વાર્ટરમાં ઘણી વખત નફો ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે કારણ કે તમે જાણો છો કે શેરબજારો ખૂબ જ સંવેદનશીલ હોય છે નફો અથવા કામગીરીની શેરની કિંમતો પર તાત્કાલિક અસર થશે ક્વાર્ટરના અંતે પણ નહીં તે દર મિનિટે થાય છે તેથી ટૂંકા ગાળામાં હકારાત્મક બાજુ અથવા નકારાત્મક બાજુ ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે મોડેલમાં તે ખૂબ જ જરૂરી છે કે કોર્પોરેટ ટેકઓવર માટે સક્રિય બજાર હોવું જોઈએ તેથી જો મેનેજમેન્ટ ટીમ સારી કામગીરી ન કરે તો શેરના ભાવમાં ઘટાડો થશે જે કંપનીનું નામ ખરાબ કરશે પરંતુ તેની નિયંત્રણ જૂથ પર તાત્કાલિક અસર થતી નથી કારણ કે જો તેમની પાસે વાજબી રીતે વધુ સંખ્યામાં શેર હોય તો તેઓ કંપનીના હવાલામાં રહી શકે છે પરંતુ ઘટતા ભાવને કારણે કંપની ટેકઓવર કરવા માંગતા કોઈનો શિકાર બની જાય છે તેથી અન્ય જૂથો કંપની પર કબજો કરી શકે છે અને વર્તમાન મેનેજમેન્ટ ટેકઓવરની ધમકીને કારણે ખુલ્લું પડી જાય છે જે એંગ્લો યુએસ મોડલ કેવી રીતે કાર્ય કરે છે કે જે નકારાત્મક પ્રદર્શનને કિંમતમાં ઘટાડા દ્વારા દંડ કરવામાં આવે છે જો નકારાત્મક કામગીરી લાંબા સમય સુધી ચાલુ રહે તો આખી કંપની કોઈ બીજા દ્વારા કબજે કરવામાં આવશે હવે એક એજન્સી સિદ્ધાંત છે જે આ મોડેલને સમજવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે શેરહોલ્ડરો અને મેનેજમેન્ટ વચ્ચેના હિતને કેવી રીતે સંરેખિત કરવું તે અંગેનો આ એક અભ્યાસ છે જેને સૌથી મહત્વપૂર્ણ હિસ્સેદારો માનવામાં આવે છે અને તમે તેમાં જઈ શકો છો કે એજન્સી સિદ્ધાંતમાં ઘણું સંશોધન થયું છે હવે આપેલા મુખ્ય ઉકેલો મોટા પે ચેક ના સ્વરૂપમાં છે તેથી CEO ને નોંધપાત્ર રીતે ઊંચો પગાર ખૂબ જ ઊંચો પગાર અને ઘણા બધા લાભો પણ આપવામાં આવે છે હવે વિચાર એ છે કે સીઇઓને અંગૂઠા પર રાખે છે જો પર્ફોર્મન્સ ઘટશે તો વ્યક્તિ નોંધપાત્ર નાણાકીય લાભ ગુમાવશે જે વ્યક્તિને પ્રેરિત રાખે છે માત્ર CEO જ નહીં તે વરિષ્ઠ મેનેજમેન્ટ ટીમ માટે પણ સાચું છે તેમને સ્ટોક વિકલ્પોના રૂપમાં અન્ય લાભો પણ આપવામાં આવે છે મને આશા છે કે તમે સ્ટોક વિકલ્પો જાણતા હશો તેથી તેઓને મોટાભાગે મફતમાં અથવા ડિસ્કાઉન્ટેડ કિંમતે ઘણા બધા શેર આપવામાં આવે છે જે અમુક દિવસો પછી રૂપાંતરિત થાય છે તેથી તેઓને એક પ્રોત્સાહન છે કે જો તેઓ સારી કામગીરી બજાવે તો કંપનીની કિંમતો કંપનીનો સ્ટોક ઊંચો રહેશે તેઓને નજીવી કિંમતે સ્ટોક મળી રહ્યો હોવાથી તેઓ ઘણા પૈસા કમાઈ શકશે અને ત્રીજું ટેકઓવર માટેનું બજાર છે જે આપણે પહેલેથી જ જોયું છે કે કંપનીના ભાવમાં ખરાબ દેખાવના કિસ્સામાં ટેકઓવર માટેનું સરળ લક્ષ્ય બની જાય છે અને અલબત્ત નવું જૂથ વર્તમાન ટીમને બહાર કાઢશે તેથી તે બની જાય છે કે તે એક ગાજર છે અને મોટા પગારના ચેકની ધમકીનું ગાજર છે કારણ કે નબળા પ્રદર્શનનો અર્થ નોકરીની ખોટ અને કંપની પર નિયંત્રણ ગુમાવશે હવે અહીં એક ઉદાહરણ છે કે પે ચેક કેટલો મોટો છે આ તાજેતરના સમાચાર હતા જે એક વર્ષ જૂના સમાચાર હોઈ શકે છે જે આપણે જાણીએ છીએ કે ભારતની સૌથી મોટી બેંક તે સમયે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા છે જે વર્ષ 16 17 માં હતી અરુંધતિ ભટ્ટાચાર્યના નેતૃત્વમાં હવે અરુંધતી SBI જેટલી મોટી બેંકનું સંચાલન કરી રહી છે જેનો બજાર હિસ્સો 23 ટકા ડિપોઝિટમાં અને 21 ટકા એડવાન્સ છે તેથી તમે કલ્પના કરી શકો છો કે જો તમે ભારતીય બેંકિંગ ઉદ્યોગ પર નજર નાખો તો સ્ટેટ બેંક કેટલી મોટી છે તેનો પગાર વાર્ષિક 28 લાખ હતો જે તે સમયે ICICI બેંકના CEOના પગારના 5 ટકા કરતા પણ ઓછો છે ચંદા કોચર ICICIના CEO હતા બેંકે તેનું વળતર 6 કરોડ હતું જેની સામે અરુંધતીનું વળતર માત્ર 28 લાખ છે હું માત્ર એટલો ફરક લાવવાનો પ્રયાસ કરી રહ્યો છું કે SBI જાહેર ક્ષેત્ર હેઠળની PSU છે ચેરમેન અને MD માટે પણ પગાર 28 લાખ છે અને ખાનગી ક્ષેત્રમાં CEO માટે તે 6 કરોડ છે આમાં ખાનગી ક્ષેત્રની બેંકોના CEOને મળતા અન્ય લાભો શામેલ નથી આ માત્ર ICICI માટે જ નથી મેં તમને અન્ય ખાનગી ક્ષેત્રની બેંકોના પગાર બતાવ્યા છે તેથી આદિત્ય પુરી જે એચડીએફસી બેંકના ઈન્ચાર્જ અથવા સીઈઓ છે આપણે જોઈ શકીએ છીએ કે 2016માં પગાર 9 3 હતો પછી 10 કરોડ હવે 9 67 કરોડ છે યાદ રાખો કે આ લાભો સિવાય છે આ ચંદા કોચરનો રોકડ પગાર છે તે 4 79 હતો તે પછી 6 હતો અને હવે તમે જાણો છો કે તેણીને છેતરપિંડી કરવામાં આવી છે તેથી તેણીને દૂર કરવામાં આવી છે એક્સિસ બેંકના વડા શિખા શર્મામાં તે રાણા કપૂર યસ બેંક માટે 3 73 4 કરોડ 4 કરોડ છે કોટક મહિન્દ્રા બેંક માટે ઉદય કોટક માટે 5 થી 6 કરોડ જેવું છે તે લગભગ 3 કરોડ છે તેથી શું તમે હવે બેંકમાં સીઈઓ તરીકે જોડાવા ઈચ્છો છો જે ઘણી ખાનગી કંપનીઓના સીઈઓ માટે સાચું છે અને આ મુખ્યત્વે યુએસ મોડલને કારણે છે જ્યાં ટોચની મેનેજમેન્ટ ટીમને ખૂબ જ ઊંચો પગાર મળે છે આ એક ઉદાહરણ હતું હવે જાપાનીઝ અને જર્મન મોડલ પણ છે ધ્યાનમાં રાખો કે આ અદ્યતન દેશો છે પરંતુ કેપિટલ માર્કેટ યુએસ જેવા સક્રિય નથી તેથી યુએસ મોડેલ અથવા એંગ્લો યુએસ મોડલમાં પરિકલ્પના મુજબ બજાર નિયંત્રણ ખૂબ સક્રિય નથી હવે અહીં ટૂંકા ગાળાના ધ્યેયોને બદલે લાંબા ગાળાના ધ્યેયોને વધુ મહત્વ આપવામાં આવે છે અને શેરધારકો વધુ પ્રભુત્વ ધરાવતા હોય છે મર્જર અને ટેકઓવરની શક્યતા પ્રમાણમાં ઓછી હોય છે કારણ કે ત્યાં કોઈ સક્રિય બજાર નથી અને નિયમનકારોનું વધુ નિયંત્રણ છે તેઓ ટેકઓવર ને પ્રોત્સાહિત કરતા નથી જે સરળતાથી નોન બેંકિંગ ફાઇનાન્સ પર પ્રતિબંધ છે તેથી બેન્કો જાપાની અને જર્મન કંપનીઓમાં પણ તેમના કોર્પોરેટ ગવર્નન્સમાં ખૂબ જ મોટી ભૂમિકા ભજવે છે કારણ કે બેન્કો મુખ્ય હિસ્સેદારો છે ત્યાં બજાર નિયંત્રણને બદલે બેન્કો અથવા મહત્વપૂર્ણ સંસ્થાઓની કામગીરી પર ઘણું નિયંત્રણ હશે તે વધુ એક બેંક પ્રભુત્વ અર્થતંત્ર ઠીક છે હવે આપણે ચાઈનીઝ મોડલ પર જઈશું આપણે જાણીએ છીએ કે છેલ્લાં દસ પંદર વર્ષથી ચીન સમાચારોમાં ઘણું છે અને ચીને વિવિધ પ્રકારની કોમોડિટીમાં મોટો બજાર હિસ્સો મેળવ્યો છે અને ઘણું ઉત્પાદન અથવા ઉત્પાદન પ્રવૃત્તિ ચીન તરફ વળી ગઈ છે હવે ચીનમાં તે સરકારી કંપનીઓનું વર્ચસ્વ છે હવે જે કંપનીઓનું આંશિક રીતે ખાનગીકરણ કરવામાં આવ્યું છે તેઓને ટ્રેડિંગ સ્ટોક્સ મળ્યા છે અને ગવર્નન્સના ધોરણો પણ છે પરંતુ ઘણા કિસ્સાઓમાં દ્વંદ્વયુદ્ધ બોર્ડ છે અને તે ખરેખર ઇનસાઇડર કંપની ઇનસાઇડર ડોમિનેટેડ સિસ્ટમ છે તેથી રોજબરોજના કામકાજ માટે એક બોર્ડ હશે ત્યાં એક વરિષ્ઠ બોર્ડ હશે જેમાં સરકાર પક્ષના નેતાઓ વગેરેનો સમાવેશ થાય છે જેઓ નિર્ણય લેવામાં અંતિમ નિર્ણય લે છે તેથી તે રાજ્યનું વર્ચસ્વ છે અને લઘુમતી શેરધારકોના અધિકારો સુરક્ષિત નથી તેમની પાસે વધુ અધિકારો નથી અને તે ચીનનું મોડેલ છે હવે આપણે ભારતમાં કોર્પોરેટ ગવર્નન્સ મોડલ જોઈએ છીએ અહીં પ્રાચીન ભારતમાં ભારત દ્વારા કારણ કે વર્તમાન મોડલ જે પ્રેક્ટિસ કરવામાં આવે છે તે મોટે ભાગે એંગ્લો યુએસ મોડલ છે પરંતુ ઈતિહાસના ઘણા લાંબા સમયથી આપણને નૈતિક પાયા ધરાવતું એક મોડેલ મળ્યું છે જે આપણે જાણીએ છીએ કે વૈદિક કાળ કદાચ 1 લાખ વર્ષથી પણ વધુ જૂનો છે અને તેમાં ઘણા નૈતિક પાયા કે નૈતિક પાયા નાખવામાં આવ્યા છે તેથી પ્રાગૈતિહાસિક સમયમાં પણ આપણે વિવિધ ઋગ્વેદિક સ્તોત્રો અથવા ઉપનિષદોમાંથી અમુક સરકારી સંબંધિત ધોરણો અને પદ્ધતિઓનું અવલોકન કરીએ છીએ જો આપણે કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં જઈએ તો રાજ્યકળા વિશે વિગતવાર ગ્રંથ લખવામાં આવ્યો છે તેથી અર્થશાસ્ત્ર નામ હોવા છતાં વાસ્તવમાં તે શાસન વિશે છે તેથી શાસનના ઘણા સિદ્ધાંતો માત્ર સરકાર માટે જ નહીં કોર્પોરેટ અથવા વ્યવસાયો માટે પણ નિર્ધારિત કરવામાં આવ્યા છે હવે જો તમે પાટલીપુત્રના ઇતિહાસના રેકોર્ડ પર નજર નાખો જે મૌર્ય સામ્રાજ્યની રાજધાની હતી આપણે ખૂબ જ સારી રીતે સંચાલિત શહેરનું સંચાલન કર્યું છે અને ત્યાં શાસનના સિદ્ધાંતો યોગ્ય રીતે નિર્ધારિત હતા હવે ચાર મહત્વના સિદ્ધાંતો જે રાજા અથવા અન્ય કોઈ નેતા માટે પણ કોર્પોરેટ લીડર માટે ચાર ગણી ફરજો અથવા ધર્મ તરીકે ઓળખાય છે એક છે રક્ષા અથવા સંરક્ષણ બીજું વૃદ્ધિ છે તે માત્ર વૃદ્ધિ જ નહીં પણ વૃદ્ધિ પણ છે પલાણામાં જાળવણી છે અને યોગક્ષેમ છે જે નિયંત્રણો ધરાવતું રક્ષણ છે તેથી નેતાઓ માટે ચાર ગણી ફરજો હતી ત્યાં વિવિધ મુખ્ય વિચારો અથવા વિચારો છે જે પ્રાચીન શાસ્ત્રોમાં છે જે શાસન માટે ખૂબ જ સુસંગત છે તેથી મેં તેમાંથી થોડાકને સૂચિબદ્ધ કરવાનો પ્રયાસ કર્યો છે પહેલું છે આત્મનો મોક્ષાર્થમ જગત હિતાય ચા તેથી બધાં કાર્ય એ વિશ્વ માટે સારું કરવા માટે અને ભૌતિક અને આધ્યાત્મિક બંને રીતે પ્રાપ્ત કરવા માટે જગત હિતાય ચા વિશ્વ માટે સારું કરવાની તક છે તેથી ભૌતિક રીતે કારણ કે તમને આ દુનિયામાં પુરસ્કાર મળશે તમને મોક્ષના રૂપમાં અથવા અન્ય વિશ્વમાં પણ પુરસ્કાર મળશે જે જીવનનો મૂળભૂત સિદ્ધાંત છે પછી આત્મા વિન્દ્યતે વીર્યમ આત્મા એટલે સ્વ તેથી કાર્યમાં શ્રેષ્ઠતા માટે શક્તિ અને પ્રેરણા અંદરથી આવે છે તેથી દૈવી અથવા ભગવાન અંદર છે તેથી તે બહારના પુરસ્કારો પર આધારિત નથી તમે પશ્ચિમમાં અથવા એંગ્લો યુએસ મોડેલમાં જોશો કે તે મોટે ભાગે બેક પે ચેક અથવા કેટલીક ધમકીઓ છે પરંતુ અહીં અંદરથી વિન્દ્યતે વીર્યમનો અર્થ થાય છે કે તમે સારું કરી રહ્યા છો અથવા સ્વાર્થી કામ કરવા માંગો છો તે ડ્રાઇવિંગ સિદ્ધાંત છે તેષમ સુખમ તેષમ શાંતિ શાસ્વતી હું આશા રાખું છું કે તમે સમજો છો કે સુખનો અર્થ સુખ છે શાંતિનો અર્થ શાંતિ છે શાસ્વતીનો અર્થ અનંત છે અનંત સુખ અને શાંતિ અન્યની અથવા તમામ સુખાકારીની કાળજી લેવાથી શક્ય છે કારણ કે જો આપણે ફક્ત અન્યને નાખુશ રાખીને સુખ મેળવવાનો પ્રયત્ન કરીએ તો તે શાસ્વતી સુખ નહીં હોય કારણ કે અન્ય સમયે આપણને ફટકો પડે છે તેથી અહીં સંદેશ એ છે કે શાસ્વત સુખ માટે અથવા અનંત સુખ માટે આપણે બીજાની પણ કાળજી લેવી પડશે હવે યોગઃ કર્મશુ કૌશલમ અથવા સમત્વમ યોગ ઉચ્યતે આ યોગની બે વ્યાખ્યાઓ છે કે જે શાંત અને મનથી કાર્ય કરે છે તે સૌથી વધુ સિદ્ધિ પ્રાપ્ત કરે છે તેથી કૌશલ્ય અથવા કર્મની કાર્યક્ષમતા આપણે કેટલા શાંત છીએ તેના પર નિર્ભર છે જો આપણે વિચલિત થયા વિના કાર્ય કરવા સક્ષમ હોઈશું તો આપણે ખૂબ સારું પ્રદર્શન કરી શકીશું આપણું સિદ્ધિનું સ્તર ખૂબ જ ઊંચું હશે યદિશિ ભાવના યસ્ય સિદ્ધિ ભવતિ તદરિષિ ભાવના એટલે લાગણીઓ ગમે તે હોય તમે જે રીતે મેળવો છો તે જ રીતે રાખો તેથી જો તમે અન્ય લોકો માટે ખરાબ લાગણીઓ ધરાવો છો તો તમને ખરાબ વસ્તુઓ મળે છે પરંતુ જો તમે અન્ય લોકો માટે સારી લાગણી રાખો છો તો તમને સારી લાગણીઓ પાછી મળે છે તેથી વધુ સારી કામગીરી હાંસલ કરવા માટે અથવા નિષ્પક્ષ કોર્પોરેટ ગવર્નન્સનો હવાલો મેળવવા માટે લોકો પાસે ન્યાયી અને સારી લાગણી હોવી જરૂરી છે માત્ર પરિણામ જ નહીં સાધન પણ મહત્વપૂર્ણ છે પરસ્પરમ ભાવયન્તઃ શ્રેયઃ પરમ ભવપ્સ્યથઃ તેથી અહીં પરસ્પરમ ભાવયન્તઃ પરસ્પરમ એટલે પરસ્પર સહકારને ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે તે માત્ર સ્પર્ધાની લાગણી નથી પશ્ચિમી મોડેલ મોટે ભાગે સ્પર્ધા પર ભાર મૂકે છે જે શ્રેષ્ઠ હશે તેને સીઇઓ બનાવવામાં આવશે તેથી મેનેજરો અનિવાર્યપણે એકબીજા સાથે લડશે કારણ કે તેઓ સાબિત કરવા માંગે છે કે તેઓ અન્ય કરતા વધુ સારા છે પરંતુ ભારતીય મોડેલમાં પરસ્પર સહકાર પર ઘણો ભાર આપવામાં આવ્યો છે તેથી આજકાલ વિશ્વ ધીમે ધીમે ટીમ ભાવના તરફ આગળ વધી રહ્યું છે કે એક ટીમ તરીકે આપણે વધુ સારું પ્રદર્શન કરવાની જરૂર છે કારણ કે જો કંપની સારી હોવી જોઈએ તો ટીમ તરીકે આપણે સારા બનવાની જરૂર છે તેથી તે વિશિષ્ટ વસ્તુ આ સિદ્ધાંતમાંથી આવે છે જેમ કે આપણી પાસે ઘણા સિદ્ધાંતો હોઈ શકે છે પરંતુ મેં તેમાંથી થોડાકને સૂચિબદ્ધ કરવાનો પ્રયાસ કર્યો છે હવે આ ભારતીય શાસનના સિદ્ધાંતોના મૂળભૂત મૂલ્યો છે મનુષ્યને ઘણું મહત્વ આપવામાં આવે છે કારણ કે વ્યક્તિમાં પૂર્ણતા માટેની અપાર ક્ષમતા ઉર્જા અને પ્રતિભા હોય છે મનુષ્ય કેટલી સારી રીતે હાંસલ કરી શકે તેની કોઈ મર્યાદા નથી એક સર્વગ્રાહી અભિગમ છે કારણ કે વ્યક્તિ અને બ્રહ્માંડની એકતા એ ભારતીય ખ્યાલનો પ્રારંભિક બિંદુ છે તેથી જો આપણે અન્યોને ખલેલ પહોંચાડવાનો પ્રયાસ કરીએ તો તે લડાઈ નથી તે એક સર્વગ્રાહી અભિગમ છે જે ટીમમાં અને કોર્પોરેટ અને અન્ય સંસ્થાઓ અથવા હિતધારકો વચ્ચે પણ ઉપયોગી છે હવે સૂક્ષ્મ અને અમૂર્ત વિષયો હવે મૂર્ત પદાર્થો જેટલા જ મહત્વપૂર્ણ છે જો તમે વિશ્વભરની કંપનીઓની બેલેન્સશીટ પર નજર નાખો તો તે મૂર્ત અસ્કયામતો જ્યાં સૌથી મહત્વપૂર્ણ હતી તેના 100 વર્ષ પહેલાં કહે છે આજકાલ અમૂર્ત સંપત્તિ વધુ મહત્વની બની રહી છે કારણ કે જ્ઞાન સમાજમાં ખરેખર આપણા પ્રાચીન શાસ્ત્રો અથવા શાસ્ત્રોએ હજારો કે કદાચ લાખો વર્ષ પહેલાં ભાર મૂક્યો હતો કે વ્યક્તિએ ત્રીજી આંખ કે જ્ઞાનચક્ષુ વિકસાવવાની જરૂર છે વ્યક્તિએ આંતરિક સંસાધનોને શાણપણ વિકસાવવાની જરૂર છે બાહ્ય સંસાધનો કરતાં વધુ મહત્વપૂર્ણ કદાચ વધુ મહત્વપૂર્ણ છે બાહ્ય સંસાધનો છોડ અને મશીનરીની કેપિટલ અથવા જમીનના સ્વરૂપમાં હોય છે પરંતુ તેનો અસરકારક રીતે ઉપયોગ કરવા માટે તમારે આંતરિક સંસાધનોની જરૂર હોય છે જો તમારી પાસે આંતરિક પ્રતિભા હોય તો બાહ્ય સંસાધનો ઉભા કરી શકાય છે અને છેલ્લો મુદ્દો જેની આપણે પહેલેથી ચર્ચા કરી છે તે સહકાર વિશે છે તે સહકાર એ ટીમ વર્ક માટે એક શક્તિશાળી સાધન છે અને કોઈપણ ટીમ અથવા કોઈપણ એન્ટરપ્રાઇઝની સફળતા સામૂહિક કાર્ય પર આધારિત છે જેનો અર્થ એ નથી કે વ્યક્તિગત સિદ્ધિ મહત્વપૂર્ણ નથી પરંતુ તેને ટીમ વર્ક દ્વારા ટેકો આપવો જોઈએ પછી તમે લાંબા સમય સુધી સતત પ્રદર્શન કરી શકો છો તેથી આ મહત્વપૂર્ણ સિદ્ધાંતો છે જે આપણે વિવિધ વૈશ્વિક મોડલ્સની તુલના કરવાનો પ્રયાસ કર્યો છે અમારી પાસે યુએસ મોડલ અથવા એંગ્લો યુએસ મોડલ છે જે સીઇઓનાં રોલ પર ભાર મૂકે છે અને સીઇઓને પગાર છે બીજું જર્મન અથવા જાપાનીઝ મોડલ છે જે વધુ બેંક આધારિત છે ત્રીજું ચાઈનીઝ મોડલ છે જે વધુ સીધા સંચાલિત છે ચોથું જે આપણે ચર્ચા કરીએ છીએ તે ભારતીય મોડેલ છે જે નીતિશાસ્ત્ર અને નૈતિક આધારિત છે કે તે નિયમનકાર નથી બહારથી પરંતુ તે તમને અંદરથી લાગે છે કે તમારે યોગ્ય રીતે પ્રદર્શન કરવું જોઈએ તેથી સ્વ નિયમન પર ભાર આજકાલ વિશ્વ ધીમે ધીમે સ્વ નિયમન અથવા ટીમ ભાવના અથવા અંદર ન્યાયીપણાની જરૂરિયાત જેવા આ ખ્યાલોના મહત્વને સમજવામાં આવી રહ્યું છે તેથી આ સાથે અહીં અટકી જશે